હવે હું શીયરને કારણે સ્પ્લાઈસ પ્લેટની ડિઝાઈન વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું આજનું લેક્ચર પાછલા લેક્ચરનું જ ચાલુ રહેશે અગાઉના લેક્ચરમાં આપણે ડિઝાઈન મેથડોલોજી અથવા સ્પ્લાઈસ પ્લેટ માટેના ડિઝાઈન સ્ટેપ્સ વિશે ચર્ચા કરી હતી અને સ્પ્લાઈસ પ્લેટ અક્ષીય કમ્પ્રેશનને કારણે પસાર થઈ શકે છે પછી ક્ષણ અને ક્ષણના કારણે તણાવ આવી શકે છે અને શીયર પણ આવી શકે છે ચિત્રમાં તેથી અમે એક ઉદાહરણમાંથી પસાર થયા છીએ અને અમે બતાવ્યું છે કે અક્ષીય સંકોચન અને ક્ષણને કારણે સ્પ્લિસ પ્લેટ કેવી રીતે ડિઝાઇન કરવી અને આપણે જોયું છે કે અક્ષીય સંકોચનને કારણે ચોક્કસ સંકોચનીય બળ સ્પ્લીસ પ્લેટમાં આવશે અને બેન્ડિંગ મોમેન્ટને કારણે પણ ચોક્કસ માત્રામાં બળ ફ્લેંજમાં આવશે અને તેના કારણે આપણે સંયુક્ત ક્રિયાને કારણે સ્પ્લાઈસ પ્લેટની રચના કરવાની જરૂર છે અને સ્પ્લીસ પ્લેટો તેના ફ્લેંજ દ્વારા કનેક્શન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે કારણ કે બેન્ડિંગ અને કમ્પ્રેશન ફ્લેંજમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે અને વેલ્ડ દ્વારા શીયરની કાળજી લેવામાં આવશે તેથી અમે શીયર માટે વેબ સ્પ્લીસ ડિઝાઇન કરીશું તેથી જો આપણે શીયર માટે અગાઉના ડાયાગ્રામ વેબ સ્પ્લાઈસને યાદ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે તે કંઈક આના જેવું છે કહે છે કે કૉલમ બોલ્ટ કનેક્શન દ્વારા વિભાજિત થાય છે તેથી આ કૉલમ ફ્લેંજ્સ છે જે સંપૂર્ણ બેરિંગને કારણે વિભાજિત થાય છે તેથી અહીં અમે તેમને વિભાજિત કરવા માટે ચોક્કસ સંખ્યામાં બોલ્ટ પ્રદાન કર્યા છે તેથી આ સ્પ્લાઈસ પ્લેટ અક્ષીય ભાર તેમજ ક્ષણની કાળજી લઈ શકે છે પરંતુ શીયર ફોર્સ વેલ્ડ દ્વારા લેવામાં આવશે કારણ કે આપણે જાણીએ છીએ કે શીયર ફોર્સ સામાન્ય રીતે પ્લેટના વેબ દ્વારા લેવામાં આવે છે તેથી શીયર માટે વેબ સ્પ્લાઈસના કિસ્સામાં અમારે અહીં થોડી પ્લેટ આપવાની જરૂર છે તેથી હવે મારે જાણવાની જરૂર છે કે પ્લેટનું પરિમાણ શું હશે ચોક્કસ શીયર ફોર્સનો સામનો કરવા માટે જોડાવા માટે જરૂરી બોલ્ટની સંખ્યા શું હશે તેથી આ મૂળભૂત રીતે શીયર માટે વેબ સ્પ્લિસ છે તેથી હું એક ઉદાહરણ જોઈશ અને તે ઉદાહરણ બીજું કંઈ નથી પરંતુ અગાઉનું ઉદાહરણ છે જેની આપણે અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કરી છે તો પ્રથમ ભાગમાં હું તેનો સંક્ષિપ્ત સારાંશ આપીશ એટલે કે અગાઉના વર્ગમાં આપણે જે કંઈ કર્યું છે તે આપણે ખૂબ જ ઝડપથી પસાર કરીએ છીએ અને પછી ફક્ત આ પરિમાણો અને અન્ય વસ્તુઓને બરાબર યાદ કરાવવા માટે અને પછી હું વેબ પર સ્પ્લાઈસ પ્લેટ ડિઝાઇન કરીશ આ એ ઉદાહરણ છે જેને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ કે જે છેલ્લા લેક્ચરમાં કામ કરવામાં આવ્યું હતું જે ISHB 300 ની કોલમ છે અને 500 કિલો ન્યૂટનનો ભાર અને 120 કિલો ન્યૂટનનું શીયર ફોર્સ અને 40 કિલોન્યૂટનની બેન્ડિંગ મોમેન્ટ છે અને આપણે સ્પ્લિસ ડિઝાઇન કરવાની જરૂર છે બોલ્ટના 4 6 ગ્રેડનો ઉપયોગ કરીને પ્લેટ કનેક્શન તો આ માટે અમે બેન્ડિંગ મોમેન્ટ અને અક્ષીય બળને કારણે સ્પ્લાઈસ પ્લેટની ડિઝાઈન કરી છે અને તે ડિઝાઇન કરવા માટે પહેલા અમે જે કર્યું તે અમને ક્રોસ સેક્શનલ એરિયા મળ્યો માફ કરશો Sp 6 ના કોષ્ટક 1 માંથી કોલમ સેક્શનનો ક્રોસ સેક્શનલ એરિયા ફ્લેંજની જાડાઈ ફ્લેંજની પહોળાઈ અને વેબ પ્લેટની પહોળાઈ જેની જરૂર પડશે અને કેટલીક ભૌતિક મિલકત જેવી કે fub fu fy અને તેમના આંશિક સલામતી પરિબળો પણ નોંધવામાં આવ્યા છે અને બોલ્ટની સંખ્યા શોધવા માટે પણ આપણે બોલ્ટનો ચોક્કસ વ્યાસ ધારણ કરવો પડશે તેથી આ કિસ્સામાં આપણે બોલ્ટનો 20 મિલીમીટર વ્યાસ ધારણ કર્યો છે અને તે માટે આપણે 45 26 કિલો આવતા સિંગલ શીયરને કારણે બોલ્ટની મજબૂતાઈ શોધી શકીએ છીએ ન્યુટન જ્યાં Anb 244 છે જે 78584d ચોરસ છે અને fub 400 છે તેથી આમાંથી આપણે જાણી શકીએ છીએ તેથી ફરીથી આપણે કરી શકીએ છીએ આપણે બેરિંગને કારણે તાકાત શોધવાની જરૂર છે જેથી આપણે ગામા એમબી દ્વારા 2 5 kb dt fu આ સૂત્રમાંથી પણ શોધી શકીએ તેથી તે માટે સૌ પ્રથમ આપણે kb ની કિંમત શોધવાની છે અને kb ની કિંમત શોધવા માટે આપણે જાણવું પડશે કે ધારનું અંતર શું છે અને શું છે પિચ અંતર છે તેથી કોડલ જોગવાઈ મુજબ ઓછામાં ઓછું કિનારીનું અંતર 33 હોવું જોઈએ અને પિચનું અંતર 50 હોવું જોઈએ અને અમે 35 mm કિનારી અંતર અને 60 mm પિચ અંતર તરીકે પ્રદાન કર્યું છે તો પછી આપણે kb નું મૂલ્ય શોધી શકીએ છીએ જે 3d0 દ્વારા e અને P 3d0 0 25 fub દ્વારા fu અને 1 દ્વારા નાનું હોવું જોઈએ તેથી આ ગણતરીથી આપણે જોઈ શકીએ છીએ કે kb ની કિંમત 0 53 બની રહી છે જે સૌથી નાની છે તેથી એકવાર આપણે kb ની કિંમત શોધી કાઢીએ તો આપણે બેરિંગમાં બોલ્ટની મજબૂતાઈ શોધી શકીએ છીએ તેથી બેરિંગમાં બોલ્ટની મજબૂતાઈ હું ગામા mb એમબી ઓકે દ્વારા fu માં 2 5 kb dt જેવા પરિમાણોના જરૂરી મૂલ્યો પ્રદાન કરીને શોધી શકું છું તેથી આના પરથી આપણે 52 15 કિલો ન્યૂટન તરીકે બેરિંગમાં તાકાતનું મૂલ્ય શોધી શકીએ છીએ તેથી બોલ્ટની મજબૂતાઈ આ બેમાંથી નાની થઈ જશે એક છે શેરિંગમાં તાકાત અને બેરિંગમાં તાકાત અને આ બેમાંથી નાની આપણે 45 26 કિલોન્યૂટન શોધી શકીએ છીએ તેથી જો બોલ્ટની મજબૂતાઈ 45 26 કિલોન્યૂટન હોય તો જરૂરી બોલ્ટની સંખ્યા શોધી શકાય છે તેથી તે આ સૂત્રોમાંથી શોધી શકાય છે કે બોલ્ટ મૂલ્ય દ્વારા વિભાજિત સ્પ્લિસમાં કુલ ભાર છે સ્પ્લીસની અંદરનો કુલ ભાર એટલે કુલ સંકુચિત લોડ અથવા અક્ષીય લોડ જે મારે કહેવું જોઈએ તો આમાંથી આપણે 5 65 એટલે કે 6 ની કિંમત શોધી શકીએ છીએ તેથી આપણે દરેક સ્પ્લાઈસ માટે 6 નંબરની બોલ્ટ આપવાની જરૂર છે તેથી દરેક વિભાજન માટે જો આપણે 6 નંબરના બોલ્ટ પ્રદાન કરીએ તો તેનો અર્થ એ થાય કે જો આપણે જોઈએ કે 6 નંબરના બોલ્ટ એટલે આ સ્થિતિમાં 3 નંબરના બોલ્ટ અને આ સ્થિતિમાં 3 નંબરના બોલ્ટ તેથી આપણે 3 નંબરના બોલ્ટ આપી શકીએ છીએ જેથી તે મુજબ આપણે સ્પ્લાઈસ પ્લેટની લંબાઈ શોધી શકીએ તેથી ત્રણ નંબરના બોલ્ટને સમાવવા માટે સ્પ્લાઈસ પ્લેટની લંબાઈ અને પછી 2 તેથી 380 મિલીમીટર તેથી અંતે આપણે આ લેક્ચરના અંતે હું બતાવીશ તે આકૃતિ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોલમ ફ્લેંજ પર 380 બાય 250 બાય 6 એમએમની સ્પ્લિસ પ્લેટ આપી શકીએ છીએ હવે શીયર માટે સ્પ્લાઈસ પ્લેટ જોશે કે શીયરને કારણે સ્પ્લાઈસ પ્લેટનું પરિમાણ કેવી રીતે શોધવું તો ચાલો શીયરને કારણે સ્પ્લાઈસ પ્લેટ માટે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીએ તેથી જો આપણે બોલ્ટના 20 મીમી વ્યાસનો ઉપયોગ કરીએ તો ડબલ શીયરમાં બોલ્ટની મજબૂતાઈ એ હશે કે Vdsb ડબલ શીયર 2 થી 45 26 કિલોન્યૂટન હશે આ 45 26 કિલો ન્યૂટનની ગણતરી અમે સિંગલ શીયર રાઈટને કારણે બોલ્ટની મજબૂતાઈને કારણે અગાઉ કરી છે અને અહીં બોલ્ટ એટલે કે પ્લેટ વેબની બે ભાગમાં આપવી જોઈએ તેથી જો આપણે આ રીતે પ્રદાન કરીએ તો પ્લેટ બે બાજુઓથી આપવામાં આવશે તેથી તે ડબલ શીયર હશે તેથી બોલ્ટની મજબૂતાઈ ડબલ શીયરને કારણે ગણવામાં આવશે અને જે 90 52 કિલોન્યૂટન બનશે અને તે જ રીતે બેરિંગને કારણે બોલ્ટની મજબૂતાઈ કે જે આપણે Vdpb શોધી શકીએ છીએ જેથી તે ગામા એમબી રાઇટ દ્વારા 2 5 kb dt fu તરીકે પણ શોધી શકાય તો હવે kb ની અમે અગાઉ ગણતરી કરી છે કારણ કે અમે સમાન પિચ અને કિનારી અંતર પ્રદાન કરી રહ્યા છીએ જો આપણે સમાન પિચ અને કિનારી અંતરને ધ્યાનમાં લઈએ તો આપણે kb 0 53 તરીકે આપી શકીએ છીએ કારણ કે આપણે અગાઉ ગણતરી કરી છે કે d 20 mm વ્યાસનો બોલ્ટ છે અને t એ પ્લેટની જાડાઈ છે અહીં પ્લેટની જાડાઈ નાની પ્લેટની જાડાઈ હશે એટલે કે અહીં વેબની જાડાઈ 7 6 બરાબર છે તેથી નાનું 7 6 છે તેથી 7 6 માં 410 બાય 1 25 તેથી તે 66 06 નાની થઈ જશે એટલે કે અહીં વાસ્તવમાં જો આપણે બે સ્પ્લાઈસ આપીશું તો તેની જાડાઈ કુલ 12 મીમી હશે અને વેબની જાડાઈ 7 6 હશે તેથી આપણે સ્પ્લાઈસ પ્લેટની 6 મીમી જાડાઈને ધ્યાનમાં લેતા નાનાને યોગ્ય ગણી શકીએ તેથી અમને બેરિંગમાં તાકાત તરીકે 66 06 કિલોન્યૂટન મળી રહ્યું છે તેથી આપણે શોધી શકીએ છીએ કે 20 મીમી બોલ્ટની મજબૂતાઈ આ બે તાકાતના કારણે ઓછી થઈ રહી છે ડબલ શીયર અને બેરિંગને કારણે મજબૂતાઈ તેથી આપણે 66 06 કિલોન્યૂટન તરીકે શોધી શકીએ છીએ તેથી બોલ્ટની તાકાત આખરે અમને 66 06 કિલો ન્યૂટન તરીકે મળી હવે શીયર ફોર્સ 120 કિલોન્યુટન તરીકે આપવામાં આવ્યું હતું તેથી જો શીયર ફોર્સ આ હોય તો હું શોધી શકું છું કે જરૂરી બોલ્ટની સંખ્યા 120 બાય 66 06 હશે તેથી 1 8 એટલે કે બે નંબરના બોલ્ટ તેથી જો આપણે સ્પ્લાઈસની દરેક બાજુએ બે નંબરના બોલ્ટ આપીએ તો આપણે સ્પ્લાઈસ પ્લેટની લંબાઈ શોધી શકીએ તેથી જો આપણે બે નંબરના બોલ્ટ દોરીએ તો જો આ સ્પ્લાઈસ પ્લેટ છે અને આ કોલમ છે આ કોલમનું વેબ છે અને પછી જો આપણે દરેક બાજુએ બે નંબરના બોલ્ટ આપીએ તો આપણે લંબાઈ શોધી શકીએ છીએ લંબાઈ હશે આ 35 હશે કારણ કે ધારનું અંતર 35 છે તેથી આ 35 છે અને આ 35 છે તેથી કુલ 35 માં 270 અને ફરીથી 70 થશે તેથી અંતે લંબાઈ 4 થી 35 થશે તેથી 140 mm એટલે સ્પ્લીસ પ્લેટની લંબાઈ 140 mm થશે તેવી જ રીતે પહોળાઈ હું શોધી શકું છું પહોળાઈ થશે આ 60 થશે અને આ 35 છે અને આ 35 છે તેથી અંતે પહોળાઈ W 60 2 માં 35 માં થશે તેથી તે 130 બરાબર છે તેથી સ્પ્લાઈસ પ્લેટની લંબાઈ અને પહોળાઈ 140 બાય 130 મળી શકે છે હવે મારે સ્પ્લાઈસ પ્લેટની ડિઝાઈન શીયર સ્ટ્રેન્થ શોધવાની છે કારણ કે મારે એ જોવાનું છે કે શું સ્પ્લાઈસ પ્લેટની ડિઝાઈન શીયર સ્ટ્રેન્થ હોઈ શકે છે સ્પ્લાઈસ પ્લેટ બહારથી લાગુ પડે તેટલું શીયર લો અને તેનો અર્થ બાહ્ય શીયર સાથે ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ સાથે સમાન કરીને આપણે સ્પ્લીસ પ્લેટની જાડાઈ શોધી શકીએ છીએ તો પહેલા આપણે ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ શોધી શકીએ જો તે Vd હોય તો આપણે fy ને રૂટ 3 ગામા m0 ને h માં t માં લખી શકીએ જ્યાં h થી t એ વિસ્તાર ક્રોસ સેક્શનલ છે તો અહીં જો આપણે ગામા m0 માં 250 ને મૂળ 3 બાય 1 1 ને h માં 130 માં મૂકીએ તો આ W અહીં 130 છે અને t એ સ્પ્લીસ પ્લેટની જાડાઈ છે તે શોધી શકીશું તો અહીં બે સ્પ્લાઈસ પ્લેટો બે બાજુએ આપવામાં આવી છે જેથી હું 2 માં ts આપી શકું ts એ સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ છે તેથી જો આપણે બનાવીએ તો આપણે 34 12 માં ts કિલો ન્યૂટન શોધી શકીએ જો આપણે કિલો ન્યુટન બનાવીએ તો મારે 10 ને 3 થી ગુણાકાર કરવો પડશે તેથી Vd ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ 34 12 ts માં શોધી શકાય છે જ્યાં ts એ સ્પ્લીસ પ્લેટની જાડાઈ છે તેથી સ્પ્લીસ પ્લેટની જાડાઈના સંદર્ભમાં તેની ડિઝાઇન શીયર સ્ટ્રેન્થની ગણતરી કરવામાં આવી છે હવે આપણે Vd ને સમાન V બનાવી શકીએ જેથી હું ts ની કિંમત શોધી શકું તેથી Vd 34 12 માં ts અને Ve 120 કિલો ન્યૂટન હતો તેથી આમાંથી હું ts નું મૂલ્ય શોધી શકું છું જે સ્પ્લિસ પ્લેટની જાડાઈ છે જે 34 12 સુધીમાં 120 કિલો ન્યૂટન હશે તેથી તે 3 52 મિલીમીટર થઈ રહ્યું છે તેથી તે 6 મીમીથી ઓછું હોવું જોઈએ નહીં તેથી ઓછામાં ઓછું અમારે 6 mm સ્પ્લાઈસ પ્લેટ આપવી પડશે તેથી અમે વેબની દરેક બાજુએ 140 બાય 130 બાય 6 મીમી શીયર સ્પ્લાઈસ પ્લેટની જોડી આપી શકીએ છીએ તો હવે જો આપણે સ્પ્લાઈસ પ્લેટ સ્પ્લાઈસ પ્લેટ અને તેનું વેલ્ડ વિતરણ જોવા માટે કુલ ડાયાગ્રામ દોરીએ પછી આપણે જોઈ શકીએ છીએ કે આગળના દૃશ્યમાં તે આના જેવું હશે કહો કે આ કૉલમ છે આ બે કૉલમ છે અને ઠીક છે તો સ્તંભનું આગળનું વ્યુ આના જેવું હશે અને આ તેના ફ્લેંજ પર આ રીતે વિભાજિત થયેલ છે તેથી અમે દરેકને બે નંબર આપ્યા છે તેથી આ એક બોલ્ટ છે આ બીજો બોલ્ટ છે તે જ રીતે આ એક બોલ્ટ છે આ બીજો બોલ્ટ છે તેથી કુલ ચાર બોલ્ટ છે ફ્લેંજ પર દરેક બાજુએ આ આપણે કર્યું છે અને આ ISHB 300 છે અને પરિમાણ આના જેવું હોવું જોઈએ જો આપણે જોઈએ તો તે 35 ફરીથી 60 ફરીથી 35 35 60 35 બરાબર હશે અને તે તેના વેબમાં પણ વિભાજિત થયેલ છે તેથી વેબમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં સ્પ્લાઈસ પ્લેટ આપવામાં આવી છે જ્યારે કુલ ચાર બોલ્ટ બનાવવામાં આવ્યા છે અને પીચનું અંતર 60 માનવામાં આવે છે અને આ 35 છે આ 35 છે અને અહીં તે 35 35 35 35 હશે તો તેનો અર્થ એ કે આ 140 હોવો જોઈએ અને આ 130 સાચો હશે તેથી સ્પ્લિસ્ડ પ્લેટની સાઈઝ બે બાજુએ 130 થશે આ ફ્રન્ટ વ્યુ છે તમે આને જોઈ શકો છો અને બાજુના દૃશ્યમાં તમે જોઈ શકો છો કે તમે આના જેવું જોઈ શકો છો તેથી આ તે સ્થાન છે જ્યાં કૉલમ વિભાજિત છે તો કૉલમ અને સ્પ્લિસ્ડ પ્લેટ્સ આ છે અને અમે દરેક સ્પ્લાઈસ ઓકેમાં કુલ છ નંબરના બોલ્ટ આપી રહ્યા છીએ તો આ બોલ્ટ રાઇટનો 20 મીમી વ્યાસ છે આ સાઇડ વ્યૂ છે અને કૉલમનું કદ આ ISHB 300 છે તો આ રીતે આપણે સ્પ્લિસ પ્લેટની વિગતો બરાબર શોધી શકીએ છીએ તેથી ફરી એકવાર ઝડપથી પસાર થવા માટે અથવા આપણે શું કર્યું તેની ચર્ચાની ઝાંખી આપવા માટે આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે કર્યું તે પહેલા આપણને સ્પ્લીસ પ્લેટનું પરિમાણ મળ્યું છે તો તે માટે પ્રથમ આપણે બોલ્ટનો ચોક્કસ વ્યાસ ધારીએ છીએ જેને આપણે આ કિસ્સામાં બોલ્ટનો 20 મીમી વ્યાસ ગણીએ છીએ અને તેથી ડબલ શીયરમાં બોલ્ટની મજબૂતાઈ આપણે 90 52 કિલો ન્યૂટન તરીકે શોધી શકીએ છીએ અને તે જ રીતે kb 35 mm તરીકે ધાર માટે 0 53 અને પિચ 60 mm તરીકે જોવા મળે છે જેથી આપણે બેરિંગમાં તાકાત શોધી શકીએ તો 2 5 kb dt અહીં યાદ રાખો t 7 6 mm છે જે વેબ જાડાઈ છે હવે સ્પ્લાઈસમાં જો આપણે સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ 6 મીમી ગણીએ તો બે બાજુએ આપણે વેબમાં સ્પ્લાઈસ પ્લેટ આપી છે જેથી કુલ જાડાઈ 12 મીમી હશે તેથી આપણે 7 6 મીમી અથવા 12 મીમી બેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લેવું પડશે તેથી આ માટે આપણે 7 6 ધ્યાનમાં લીધા છે અને ધ્યાનમાં લેતા કે અમને 66 06 કિલો ન્યૂટન તરીકે બેરિંગમાં તાકાત મળી છે તેથી 20 mm બોલ્ટની તાકાત 66 06 કિલો ન્યૂટન છે તો આ આપણે બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ કારણ કે વેબમાં શીયર ફોર્સweb shear force 120 કિલોન્યુટન તરીકે આપવામાં આવ્યું હતું તેથી જરૂરી બોલ્ટની સંખ્યા 120 ભાગ્યા 66 હશે તેથી તે બોલ્ટની બે સંખ્યા આવશે તેથી સ્પ્લાઈસની દરેક બાજુએ આપણે 20 મીમી વ્યાસના બે નંબર આપી શકીએ છીએ તેથી સ્પ્લાઈસ પ્લેટની લંબાઈ 4 થી 35 થશે અને સ્પ્લાઈસ પ્લેટની પહોળાઈ 60 2 માં 35 થશે તે કેવી રીતે ગણવામાં આવે છે તે મેં તે રેખાકૃતિ દ્વારા અગાઉ બતાવ્યું છે તેથી હું વિગતોમાં નથી જતો તેથી સ્પ્લાઈસ પ્લેટનું પરિમાણ 140 બાય 130 તરીકે નિશ્ચિત કરી શકાય છે હવે આપણે સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ શોધવા માટે સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ શોધવાની છે હવે ડિઝાઈન શીયર સ્ટ્રેન્થ અમે પ્લેટના અનુમતિપાત્ર શીયર સ્ટ્રેસને ક્રોસ સેક્શનલ એરિયામાં ગણતરી કરી શકીએ છીએ હવે ક્રોસ સેક્શનલ એરિયા h માં t હશે t એ જાડાઈ છે તેથી અહીં બે પ્લેટ ઇન વિરુદ્ધ બાજુ આપવામાં આવી છે માફ કરશો બંને બાજુએ તેથી તે 2 માં ts હશે તેથી જો આપણે આ મૂલ્ય પ્રદાન કરીએ જ્યારે h બરાબર છે 130 પછી આપણે શોધી શકીએ છીએ કે ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ 34 12 કિલો ન્યૂટન હશે તેથી આ સ્તંભ પર કામ કરતા બાહ્ય શીયર ફોર્સ સાથે સમાન હોવું જોઈએ જે 120 કિલો ન્યૂટન છે તેથી જો આપણે આ સ્થિતિ સાથે સરખાવીએ તો હું શોધી શકું છું કે સ્પ્લાઈસ પ્લેટની જાડાઈ 3 52 મિલીમીટરથી વધુ હોવી જોઈએ અને કોઈ પણ સંજોગોમાં તે કોડલ જોગવાઈ મુજબ 6 મીમીથી ઓછું ન હોવું જોઈએ તેથી આપણે સ્પ્લાઈસ પ્લેટની 6 મીમી જાડાઈ આપી શકીએ છીએ તેથી ચાલો આપણે વેલ્ડની દરેક બાજુએ 140 બાય 130 બાય 6 મીમી શીયર સ્પ્લાઈસ પ્લેટ આપીએ અને વિગતો પહેલેથી જ બતાવવામાં આવી છે જે ફરીથી હું અહીં બતાવી રહ્યો છું તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધાર અને પીચ અનુસાર અમને ફ્લેંજમાં સ્પ્લાઈસ પ્લેટની કુલ લંબાઈ અને બોલ્ટની સંખ્યા પણ દરેક દિશામાં દરેક દિશામાં કુલ 6 મળી છે તો આ આપણે વિતરિત કર્યું છે અને વેબમાં બોલ્ટની કુલ સંખ્યા 4 એટલે બે દરેક કિસ્સામાં હોવી જોઈએ અને પરિમાણ 140 બાય 130 હશે જાડાઈ 6 mm હશે તેથી આ રીતે વિગતો બનાવવામાં આવી હતી તેથી આ લેક્ચરમાં આપણે જે જોઈ શકીએ છીએ તે મૂળભૂત રીતે અગાઉના લેક્ચરનું ચાલુ છે જેમાં આપણે બતાવ્યું છે કે જ્યારે કોલમ માત્ર અક્ષીય બળને આધિન નથી પણ બેન્ડિંગ અને શીયરને પણ આધિન હોય ત્યારે કોલમ સ્પ્લાઈસ કેવી રીતે ડિઝાઇન કરવી હવે જો માત્ર અક્ષીય દળોને ધ્યાનમાં લેવામાં આવે તો અમારે ફ્લેંજ પર વેબ સ્પ્લાઈસ પ્રદાન કરવાની જરૂર નથી અક્ષીય અને બેન્ડિંગ માટે પૂરતું હોવું જોઈએ અને શીયર માટે આપણે વેબ સ્પ્લાઈસ પ્રદાન કરવું પડશે તો આ લાક્ષણિક ઉદાહરણ દ્વારા જ્યારે ત્રણ પ્રકારના બળો કામ કરી રહ્યા છે જ્યારે તેનો અર્થ એ છે કે અક્ષીય બળ બેન્ડિંગ મોમેન્ટ અને શીયર ફોર્સ તો પછી તેના કનેક્શનને ધ્યાનમાં રાખીને સ્પ્લાઈસ પ્લેટને કેવી રીતે ડિઝાઇન કરવી કનેક્શનનો અર્થ છે કે જો આપણે બોલ્ટ કનેક્શનને ધ્યાનમાં લઈએ તો તે કેવી રીતે શોધી શકાય બોલ્ટની સંખ્યા અને કેવી રીતે ગોઠવણ કરવી જોઈએ સ્પ્લાઈસની પ્લેટની જાડાઈ કેટલી હોવી જોઈએ તે ઉદાહરણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેથી હું આશા રાખું છું કે સ્પ્લાઈસ પ્લેટોની ડિઝાઇન પર આ સ્પષ્ટ કરવામાં આવશે